કનેક્ટિવિટી પરના અગાઉના 2 લેકચર માં આપણે મુખ્યત્વે લેગસી પ્રોટોકોલ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું જે ઉચ્ચ ગુણવત્તાવાળા ઇંડસ્ટ્રિયલ કોમ્યુનિકેશન ઊંચા ગ્રેડ વિશિષ્ટતા ધરાવતા ઉદ્યોગની વિશિષ્ટ આવશ્યકતાઓ ઓછી વિલંબિતતા નીચા જિટર અને તેથી વધુ પ્રદાન કરવા માટે આસપાસ છે પરંતુ ઘણાં જુદા જુદા પ્રોટોકોલ્સ છે જેનો ઉપયોગ ઇંડસ્ટ્રિયલ સંદર્ભ માં કરી શકાય છે ઘણાં જુદા જુદા પ્રોટોકોલો વર્ષોથી વિકસિત થયા છે ઘણાં વિવિધ પ્રોટોકોલો ખાસ કરીને વાયરલેસ કમ્યુનિકેશન લો પાવર વાયરલેસ કમ્યુનિકેશન આઇઓટી આધારિત કમ્યુનિકેશન અને તેથી આગળના વર્ષોથી વિકસિત થયા છે તેથી જો આપણે હાલમાં જોઈએ તો આપણે ઉદ્યોગ 4 0 વિશે વાત કરી રહ્યા છીએ તેથી ઔદ્યોગિક ક્રાંતિ 1 2 3 ની વિવિધ જનરેશન દ્વારા થઈ છે અને હાલમાં અમે 4 0 વિશે વાત કરી રહ્યા છીએ જ્યાં ધ્યાન કનેક્ટિવિટી પર છે હવે આ ચોક્કસ સંદર્ભમાં જુદી જુદી આઇઓટી તકનીકીઓ આવી છે જે ઉદ્યોગ 4 0 પ્રોટોકોલોને ટેકો આપવાની જરૂરિયાતોને પૂર્ણ કરવામાં મદદ કરી શકે છે આપણે આ વિશેષ અભ્યાસક્રમની શરૂઆતમાં આઇઓટી પરના પ્રારંભિક વિભાગમાં આપણે વિવિધ આઇઓટી પ્રોટોકોલના મુદ્દાઓ વિશે વાત તેમજ ચર્ચા કરી છે પ્રોટોકોલ જેવા કે એએમક્યુપી એમક્યુટીટી અને ઘણા અન્ય કે જે આપણે અત્યાર સુધી જોયા તેનો ઉપયોગ આ લીગસી ઇંડસ્ટ્રિયલ સંદેશાવ્યવહાર ઉપરાંત થઈ શકે છે જે આપણે અગાઉના વ્યાખ્યાનોમાં ચર્ચા કરી છે આ ઉપરાંત આપણે જુદા જુદા અન્ય અદ્યતન પ્રોટોકોલોનો ઉપયોગ કરી શકીએ છીએ ખાસ કરીને વિવિધ વાયરલેસ કમ્યુનિકેશન ટેકનોલોજી સાથે સંકળાયેલા પ્રોટોકોલ્સ નો ઉપયોગ વિવિધ પ્રકારનાં ડિવાઇસ જેવા કે ઔદ્યોગિક મશીનો રોબોટિક્સ રોબોટિક મશીનો સુરક્ષા વચ્ચેના રોબોટિક ડિવાઇસીસ ઉદ્યોગમાં કેમેરા અને તેથી વધુ જેવા વિવિધ ઉપકરણો વચ્ચે કનેક્ટિવિટી આપવા માટે થઈ શકે છે અને વિલંબ ઉપલબ્ધતા વિશ્વસનીયતા થ્રુપુટ અને તેથી વધુ નેટવર્ક્સ ના વિવિધ ગુણવત્તાવાળા પેરામીટર ને મદદ કરે છે એકંદરે જે ઇચ્છનીય છે તે છે કે યુનિફાઇડ કનેક્ટિવિટી રાખવી પછી ભલે તમે જુદા જુદા પ્રોટોકોલ નો ઉપયોગ કરી રહ્યા હોય જે વાયર હોઈ શકે અથવા વાયરલેસ હોય અથવા જે લેગસી હોઈ શકે અથવા આધુનિક જે મહત્ત્વનું છે તે એકીકૃત કનેક્ટિવિટી ઓફર કરવા યુનિફાઇડ કનેક્ટિવિટી માટે સક્ષમ બનવું યુનિફાઇડ કનેક્ટિવિટી નો અર્થ શું છે તે સીમલેસ કનેક્ટિવિટી વપરાશકર્તાઓને કયા પ્રોટોકોલ નો ઉપયોગ ચોક્કસ જરૂરિયાતો દૃશ્યો દાખલાઓ સંજોગો અને આના આધારે થાય છે તેઑ જાણતા ન હતા કે કયા પ્રોટોકોલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને કયા બદલાઈ રહ્યા છે ફેરબદલ થઈ રહ્યા છે અને પાછળના અંતમાં આવી રહ્યાં છે વપરાશકર્તાઓ મૂળભૂત રીતે સેવાઓ મેળવે છે અને દૃશ્ય પાછળ એક યુનિફાઇડ કનેક્ટિવિટી આર્કિટેક્ચર છે જે મૂળભૂત રીતે ત્યાંની વિશિષ્ટ ઔદ્યોગિક આવશ્યકતાઓ માટે એક બિંદુથી બીજા કેટરિંગ માં ડેટા મોકલવામાં મદદ કરે છે તેથી આ લેગસી પ્રોટોકોલ્સ ત્યાં મોડબસ ટીસીપી આરટીયુ આ ફીલ્ડબસ પ્રોફિબસ ઇન્ટર બસ અને તેથી વધુ ત્યાં છે તેથી આ બધા પ્રોટોકોલો ત્યાં રહ્યા છે ઉપરાંત તમારી પાસે નવા પ્રોટોકોલો છે જેમ કે એમક્યુટીટી એએમક્યુપી અને ઘણા અન્ય જે આઇઓટી યુગમાં લોકપ્રિય થયા છે પ્લસ એવા કેટલાક અન્ય લોકો છે જેની આપણે હવે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જે હાલના સમયમાં 5 જી ટેકટાઈલ ઇન્ટરનેટ વગેરે જેવું છે જે હાલ માં ખૂબ જ લોકપ્રિય બન્યું છે તેઓનો ઉપયોગ કરી શકાય છે કે તેઓ એકીકૃત પ્રકારના પ્લેટફોર્મ ની ઓફર કરવા માટે એકીકૃત થઈ શકે જેનો તેઓ ઉપયોગ કરી શકે તેવા વિવિધ પ્રોટોકોલો ને સમર્થન આપે છે અને એકીકૃત કનેક્ટિવિટી ઓફર કરી શકાય છે હવે પછી જે મહત્ત્વનું છે તે છે ઑપ્ટિમાઇઝ સર્વિસ ઑપ્ટિમાઇઝ સર્વિસ ડેડિકેટેડ નેટવર્ક કમ્યુનિકેશન લો લેટન્સી કમ્યુનિકેશન અલ્ટ્રા વિશ્વસનીય સંદેશાવ્યવહાર આ વિવિધ ઉદ્યોગની વિશિષ્ટ આવશ્યકતાઓ છે જેની બધી કાળજી લેવી પડશે તેથી આ ઓછી વિલંબિત વાતચીત સમજી શકાય છે અતિ વિશ્વસનીય સંદેશાવ્યવહાર પણ સમજી શકાય છે આ ડેડીકેટ નેટવર્ક શું છે કસ્ટમાઇઝ્ડ આવશ્યકતાઓ મૂળભૂત રૂપે કસ્ટમાઇઝ્ડ આવશ્યકતાઓને પૂર્ણ કરવી પડશે વધુમાં કારણ કે વિવિધ ઉદ્યોગ ખાસ કરીને વિવિધ ઔદ્યોગિક ક્ષેત્રોમાં વિશિષ્ટ કસ્ટમાઇઝ્ડ આવશ્યકતાઓ છે તે સમર્પિત નેટવર્ક સોલ્યુશન્સ નો ઉપયોગ કસ્ટમાઇઝ્ડ આવશ્યકતાઓ વધુમાં ઑપ્ટિમાઇઝ ને પૂર્ણ કરવા માટે કરવો પડશે સાથે સાથે આ ગ્રાહકોની આવશ્યકતાઓને પૂર્ણ કરવા માટે ઑપ્ટિમાઇઝ સર્વિસ ઓફર કરવી પડશે તેથી આપણે જુદા જુદા સમુદાયોના જુદા જુદા પ્રયાસો થયા છે તેવા જુદા જુદા પ્રોટોકોલો પર ધ્યાન આપીશું ઉદાહરણ તરીકે ઔદ્યોગિક આવશ્યકતાઓ માટે વિવિધ રિલીજીયસ કેટરિંગ ધરાવતું 3 જી નું આ પ્રકાશન 15 છે પ્રકાશન 15 મૂળભૂત રીતે ઉદ્યોગની વિશિષ્ટ આવશ્યકતાઓને પૂર્ણ કરે છે રીલીઝ 16 મૂળભૂત રીતે ભવિષ્યની ફેક્ટરીઑ અને તેથી વધુ સ્માર્ટ ફેક્ટરીઓ વિશે વાત કરે છે તેથી ફેક્ટરી સ્માર્ટ ફેક્ટરી આવશ્યકતાઓને ટેકો આપતા જુદા જુદા ઉપયોગના કિસ્સાઓ અને પછી તમારી પાસે 5 જી એસીઆઈએ છે જે મૂળ રૂપે ઓટી ઉદ્યોગને ઓટી એટલે ઓપરેશનલ ટેકનોલોજી ઉદ્યોગો આઇસીટી ઉદ્યોગોની માહિતી અને સંચાર તકનીક ઉદ્યોગો અને ઉદ્યોગો માટે 5 જી સક્ષમ કરવા માટે એકેડેમીઆ સાથે એક કરે છે તેથી મૂળભૂત રીતે આ ઉદ્યોગો માટે 5 જી વિશે વાત કરી રહ્યું છે 5 જી એસીઆઈએ અને આઇઇઇઇ પાસે 802 1Q ઇથરનેટ પ્રોટોકોલ 802 1Q Ethernet Protocol ને ટેકો આપતા ટીએસએન જેવા વિવિધ પ્રોટોકોલ છે તેથી 3GPP એ 16 પ્રકાશિત કર્યા છે તેની પાસે આ વિવિધ વપરાશના કેસો છે જે વિવિધ વપરાશના કેસો માટે ટેકો આપે છે આ તે છે જે મૂળભૂત રીતે 3GPP દસ્તાવેજમાં સૂચિબદ્ધ છે તેથી પ્રથમ એક વાસ્તવિક બાઉન્ડ માસ ટ્રાન્ઝિટ રીઅલ બાઉન્ડ માસ ટ્રાન્ઝિટ બિલ્ડિંગ ઓટોમેશન સ્માર્ટ હેલ્થકેર સ્માર્ટ સિટી ભવિષ્યના કારખાનાઓ સ્માર્ટ ફાર્મિંગ કેન્દ્રીયકૃત વીજ ઉત્પાદન ઇલેક્ટ્રિક પાવર ડિસ્ટ્રિબ્યુશન પ્રોગ્રામ મેકિંગ અને વિશેષ ઇવેન્ટ્સ માટે સપોર્ટ આપે છે આ જુદા જુદા ઉપયોગના કેસો છે જે 16 જી પ્રકાશિત 3 જી દ્વારા સપોર્ટેડ છે ભવિષ્યની કારખાનાઓ અહીં મૂળભૂત રીતે ભારે ઉદ્યોગોને કેટરિંગ વિશે વાત કરી રહ્યા છીએ જેમ કે મુખ્યત્વે ઓઇલ રિફાઇનરીઓ ખાણકામ ઉદ્યોગ ઉત્પાદન ઉદ્યોગ વેરહાઉસ અને તેથી વધુ અને વિવિધ સિસ્ટમોના હિતો ઉદાહરણ તરીકે ગતિ નિયંત્રણ આ ખૂબ મહત્વનું છે રોબોટિક મશીનરી સેન્સર નેટવર્ક વિશાળ વાયરલેસ સેન્સર નેટવર્ક જમાવટ તેથી આ બધા ભવિષ્યની ફેક્ટરીઓના સ્માર્ટ ફેક્ટરીઓ માટે વિશિષ્ટ આવશ્યકતાઓ છે તેથી 5 જી તકનીકનો ઉપયોગ આ વિવિધ ઉદ્યોગોમાં વિવિધ ખાનગી નેટવર્ક્સ બનાવવા માટે થઈ શકે છે તેથી અમારા 5 જી નવા રેડિયો માં આ 5 જી છે જેમાં આ બેન્ડ ની વિશિષ્ટતાઓ છે આ ઉચ્ચ બેન્ડ જે મૂળભૂત રીતે આ 24 ગીગા હર્ટ્ઝ બેન્ડ કરતાં વધુ છે આ મિલિમીટર છે મિલીમીટર તરંગ સંચારને સપોર્ટ કરે છે મિલિમીટર તરંગ સંચારને સપોર્ટ કરે છે પછી આપણી પાસે આ નાના સ્કેલ ના ખાનગી નેટવર્ક સંદેશાવ્યવહાર માટે છે નાના સેલ પણ ત્યાં ફેમટોસેલ્સ પીકોસેલ્સ ઇન્ટિગ્રેટેડ વાઇ ફાઇ ના રૂપમાં હોય છે આ ડિવાઇસ ટુ ડિવાઇસ કમ્યુનિકેશન માટે મૂળભૂત રીતે તમે એક ઉપકરણ વિશે વાત કરી રહ્યા છો જે એક પ્રકારનાં સેલ્યુલર કમ્યુનિકેશન ને બીજા ઉપકરણ સાથે સપોર્ટ કરે છે જે બીજા સેલ્યુલર કમ્યુનિકેશન ને ટેકો આપે છે પરંતુ તે જ સેલ્યુલર કમ્યુનિકેશન મૂળભૂત રીતે ડિવાઇસ ટુ ડિવાઇસ ડાયરેક્ટ કમ્યુનિકેશન કોઈ પ્રકારનાં સેન્ટ્રલાઇઝ્ડ કંટ્રોલર નો સમાવેશ કર્યા વિના કરવામાં આવે છે અને તે ક્યારેક જરૂરી છે અને આ ખાસ કરીને ઔદ્યોગિક સંદર્ભમાં ખૂબ ઉપયોગી થશે કારણ કે એક મશીનરી બીજી મશીનરીસાથે સીધી વાત કરવા માંગે છે અને તમે આ મશીનરી માંથી પેકેટો સેન્ટ્રલ કંટ્રોલર ને અને પછી કંટ્રોલર થી બીજા મશીન પર મોકલવા માંગતા નથી તેથી ડિવાઇસ ટુ ડિવાઇસ કમ્યુનિકેશન સિસ્ટમ ના સંદેશાવ્યવહારની એકંદર વિલંબને ઘટાડશે તો ચાલો આ ફાઇવજી એનઆર વિશે વાત કરીએ તેથી હવે તે પ્રદાન કરે છે કે તે થ્રીજીપીપી પ્રોટોકોલ 3GPP પ્રોટોકોલ છે જે નવું એર ઈન્ટરફેસ પ્રદાન કરે છે અને વિવિધ આઈટીયુ સેવા કેટેગરીઝ જેમ કે ઉન્નત મોબાઈલ બ્રોડબેન્ડ ઈએમબીબી વિશાળ મશીન પ્રકાર સંચાર એમએમટીસી અને અલ્ટ્રા વિશ્વસનીય લો લેટન્સી કોમ્યુનિકેશન યુઆરએલએલસીસી સાથે સંરેખિત છે તેથી ડિઝાઇન ઉદ્દેશ્યો પછાત સુસંગતતા પ્રદાન કરવાનો છે તેનો અર્થ એ છે કે આ ટેક્નોલોજીઓ ની મદદથી વિવિધ ઉપકરણોને કનેક્ટ કરવા ઉપરાંત ભૂતકાળમાં જે ટેક્નોલોજીઓ ને આપણે સપોર્ટ કરીએ છીએ તે પછાત સુસંગતતા આ વિવિધ ટેક્નોલોજીઓ દ્વારા સમર્થિત હશે અને વિવિધ વિક્રેતાઓ દ્વારા ઉત્પાદિત વિવિધ વિજાતીય ઉપકરણોમાં બહુમુખી કનેક્શન્સ કનેક્શન્સને પણ સક્ષમ બનાવશે માપદંડો અને નાના ઉપકરણ મોટા ઉપકરણ ઉપકરણો પીસી થી પીએલસી પીએલસી થી કંઈક અલગ હોઈ શકે છે અને નાના ઓછી ગતિના ઉપકરણ સાથે ઉચ્ચ ગતિના ઉપકરણમાં વિવિધ ગતિને ટેકો આપે છે આ તમામ વિવિધ પ્રકારના વિજાતીય સંચારને આ એનઆર NR ની મદદથી સમર્થન આપી શકાય છે નાના પાયે જમાવટ અહીં આપણે વિવિધ ઉદ્દેશ્યોને સંબોધવા વિશે વાત કરી રહ્યા છીએ જેમ કે બેકહોલ પરનો બોજ ઓછો કરવો ઊર્જા કાર્યક્ષમતામાં સુધારો કરવો અને ડેડ ઝોન માં ઘટાડો કરવો ડેડ ઝોન એ મૂળભૂત રીતે એવા હોય છે જ્યાં નેટવર્ક સિગ્નલ મૂળભૂત રીતે પહોંચતા નથી તેથી જો ત્યાં કેટલાક ડેડ ઝોન હોય જ્યાં સિગ્નલ પહોંચતા નથી તો તેવા ડેડ ઝોન માં નાના સેલ ડિપ્લોયમેન્ટ મૃતકોમાં આ પ્રકારની કનેક્ટિવિટી ઓફર કરવામાં મદદ કરશે જ્યાં સિગ્નલ પહોંચી શકતા નથી તેથી ઓપરેટિંગ આવર્તન આ નાના કોષો લાઇસન્સ પ્રાપ્ત સ્પેક્ટ્રમ તેમજ લાઇસન્સ મુક્ત સ્પેક્ટ્રમ બંનેને સમર્થન આપે છે તેથી તે આ બંને પ્રકારના સ્પેક્ટ્રમ દ્વારા સમર્થિત થઈ શકે છે ડિવાઇસ ટુ ડિવાઇસ કોમ્યુનિકેશન અહીં આપણે આ પ્રકારની વસ્તુ વિશે વાત કરી રહ્યા છીએ તેથી મશીન 1 મશીન 2 તેઓ એકબીજા સાથે ડિટુડી લિંક સાથે વાત કરી શકે છે ફરીથી મશીન ટુ મશીન 3 અન્ય ડિટુડી લિંક ડિવાઈસ ટુ ડિવાઈસ કોમ્યુનિકેશન જે મૂળભૂત રીતે સમય અથવા સંદેશાવ્યવહારની લેટન્સી માં ઘટાડો કરે છે અને તેથી વધુ તેથી આ ડિટુડી લિંક્સ છે આ એક છે આ બીજી છે અને આપણે પરંપરાગત લિંક્સ થી વિપરીત તેના વિશે વાત કરી રહ્યા છીએ પરંપરાગત રીતે શું થશે મશીન એક ડેટા 2 અથવા પેકેટો ને એક્સેસ પોઈન્ટ પર મોકલશે અને એક્સેસ પોઈન્ટ થી તે મશીન 2 પર આવશે આ ડાયરેક્ટ મશીન ટુ મશીન કોમ્યુનિકેશન થાય છે તેથી એકંદર ઉદ્દેશ્ય લેટન્સી માં ઘટાડો થ્રુપુટ માં વધારો અને બેકબોન નેટવર્ક કોર નેટવર્ક પરના ભારને દૂર કરવાનો છે આ હવે ખૂબ જ મહત્વપૂર્ણ છે એક ટેક્નોલોજી જે ખૂબ જ લોકપ્રિય બની છે તે છે સ્પર્શેન્દ્રિય ઇન્ટરનેટ જે મૂળભૂત રીતે ટચ ના સંદર્ભમાં ડેટા ટ્રાન્સમિશન ને સપોર્ટ કરે છે ટચ સેન્સ ડિવાઇસ નું વાસ્તવિક સમય ટ્રાન્સમિશન ઓફર કરે છે અને તેમને કાર્યરત કરે છે તેથી માનવ મશીનની ક્રિયાપ્રતિક્રિયાને એક નવું પાસું પ્રદાન કરે છે ખાસ કરીને એચસી આઈ બીસીઆઈ ના સંદર્ભમાં આ એક સ્પર્શેન્દ્રિય ઇન્ટરનેટ ખૂબ જ લોકપ્રિય બની ગયું છે હેપ્ટિક કમ્યુનિકેશન તે હેપ્ટિક કમ્યુનિકેશન પ્રદાન કરે છે એટલે કે 1 મિલીસેકન્ડ આરટીટી થી ઓછા નીચા એન્ડ ટુ એન્ડ લેટન્સી ને સપોર્ટ કરે છે આપણી પાસે આ હ્યુમન ઈન્ટરફેસ છે આ માનવ ઈન્ટરફેસ છે આપણી પાસે આ રીમોટ મશીનો છે અને તેની વચ્ચે આપણી પાસે આ ટેક્ટાઈલ સક્ષમ કોર નેટવર્ક છે અને આ એકંદર હેપ્ટીક કોમ્યુનિકેશન આર્કિટેક્ચર અહીં બતાવવામાં આવ્યું છે હેપ્ટિક કોમ્યુનિકેશન આર્કિટેક્ચર અહીં આપવામાં આવ્યું છે તેથી વધુ વિગતો માટે તમને આ વિશિષ્ટ પેપર જોવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે જે ફાઇવ જી ટેક્ટાઇલ ઇન્ટરનેટ પર હેપ્ટિક કમ્યુનિકેશન વિશે વાત કરે છે તેથી જોડી ફાઇવ જી ટેક્ટાઇલ ઇન્ટરનેટ પર હેપ્ટિક કમ્યુનિકેશન વિશે આ ચોક્કસ પેપરમાં વાત કરવામાં આવી છે તેથી આ મિકેનિઝમ્સ કેવી રીતે કાર્ય કરે છે તે વિશે વધુ વિગતો જાણવા માટે હું તમને આ ચોક્કસ પેપરમાંથી પસાર થવા માટે પ્રોત્સાહિત કરીશ તેથી જરૂરિયાતોને પરિપૂર્ણ કરવાના સંદર્ભમાં અલ્ટ્રા રિસ્પોન્સિવ કનેક્ટિવિટી ની જરૂરિયાતો 1 મિલીસેકન્ડ ના ક્રમમાં લેટન્સી અતિ વિશ્વસનીય સંચાર સર્વવ્યાપક કનેક્ટિવિટી કવરેજ ની વિશાળ શ્રેણી સુરક્ષા ગોપનીયતા સ્પર્શેન્દ્રિય ડેટા એક્સચેન્જ એજ ઇન્ટેલિજન્સ તેનો અર્થ એ છે કે ડેટા ના સ્ત્રોતની નજીક આમાંની કેટલીક પ્રક્રિયા અને તેથી વધુ આગળની પ્રક્રિયા માટે સર્વર્સ ને પાછળના છેડે મોકલવાને બદલે કરવામાં આવશે એડ્જ ઈંટલીજેન્સ એડ્જ ની નજીકની બુદ્ધિ તેનો અર્થ એ કે ડેટા ના જનરેશન નો સ્ત્રોત ટેક્ટાઈલ ઈન્ટરનેટ દ્વારા કરવામાં આવશે સ્પર્શેન્દ્રિય ઇન્ટરનેટ એસડીએન એ એસડીએન ટેક્નોલોજી એમઆઈએમઑ એમઇસી મોબાઇલ એડ્સ કમ્પ્યુટિંગ અને નેટવર્ક ફંક્શન વર્ચ્યુઅલાઇઝેશન નો ભારે ઉપયોગ થાય છે તે સમજવાની વિવિધ રીતો છે ઔદ્યોગિક ઓટોમેશન ઓટોનોમસ ડ્રાઇવિંગ રોબોટિક્સ હેલ્થકેર વર્ચ્યુઅલ ઓગમેન્ટેડ રિયાલિટી વર્ચ્યુઅલ રિયાલિટી ઓગમેન્ટેડ રિયાલિટી ગેમિંગ યુએવી વગેરે માટે એપ્લિકેશ નો ઉપયોગ કરવામાં આવે છે આગળ આ ચોક્કસ પ્રોટોકોલ યુઆરએલએલસીઆવે છે જે અલ્ટ્રા વિશ્વસનીય લો લેટન્સી કોમ્યુનિકેશન છે તેથી જેમ તમે સમજી શકો છો કે આ ઔદ્યોગિક દૃશ્યો માટે ખૂબ આકર્ષક છે તેથી અહીં જરૂરિયાતો 99 9999 ટકા ઉપલબ્ધતાના ક્રમમાં ઉપલબ્ધતા હોવી જોઈએ નેટવર્ક 6 નાઇન્સ 99 9999 ટકા સમય તે ઉપલબ્ધ કરવામાં આવે છે તેથી તે ઉચ્ચ સ્તરની ઉપલબ્ધતા કરતાં પાવર માઈનસ 5 આઉટેજ માં 10 થી ઓછા સમયમાં 1 મિલિસેકન્ડ ની વિશ્વસનીયતાના ક્રમમાં ત્રીસથી 200 બાઈટ ની સંભાવના પેકેટ ની સાઇઝ અને નાની નાની ટ્રાન્સમિશન અવધિના ક્રમમાં છે ડિઝાઇન પડકારો પરંપરાગત સંચાર સાથે વિવિધ પડકારો છે થ્રુપુટ લેટન્સી આરટીટી ટીટીએલ માફ કરશો ટીટીએલ અને ટીટીએલ ટીટીઆઈ ના સંદર્ભમાં સિસ્ટમો તેથી ટિટિઆઇ એ મૂળભૂત રીતે ટ્રાન્સમિશન સમય અંતરાલ છે ટિટિઆઇ પછી પ્રોસેસિંગ વિલંબ પ્રોસેસિંગ વિલંબ ટિટિઆઇ લેટન્સી આ બધી ઘણી ઊંચી છે પરંપરાગત સંચાર પ્રણાલીઓ સાથે થ્રુપુટ સહિતનો પણ ઘણો ઊંચો છે અહીં આપણને ટૂંકી ટિટિઆઇ પ્રણાલીઓની જરૂર છે જે મોટા સિગ્નલ ઓવરહેડ સાથે ઝડપી સંચાર પ્રોમ્પ્ટ કોમ્યુનિકેશન ઓછી વિલંબિતતા સંચાર પ્રદાન કરશે તેથી મૂળભૂત રીતે તેના પર સિગ્નલ વધશે વધુમાં આપણે ભૂલો સાથે વ્યવહાર કરતી ભૂલોના પડકારો સાથે બનાવ્યા છે જે આપણે ભૂલની સંભાવનાવાળા પડકારો વિશે વાત કરી રહ્યા છીએ જે વિશ્વસનીયતા ઘટાડે છે ત્યાં વિવિધ પદ્ધતિઓ છે તેથી ટૂંકી ટીટીઆઈ અથવા ટૂંકી ટીટીએલ ગમે તેટલું વજન સમાન વસ્તુ છે આપણે ટૂંકી ટીટીએલ જરૂરિયાતો વિશે વાત કરી રહ્યા છીએ માઇક્રો સ્કેલ માં નાની સ્લોટ લંબાઈ ફ્લેક્સિબલ ટ્રાન્સમિશન ફ્રેમ માળખું પછી ઓર્થોગોનલ ફ્રીક્વન્સી ડિવિઝન મલ્ટિપ્લેક્સિંગ સિમ્બોલ ને ઘટાડવું સિમ્બોલ નો સમયગાળો ઘટાડવો અને તેથી આ બધા નબળા તે મિશન ક્રિટિકલ એપ્લિકેશન્સ માં ઉપયોગ માટે આકર્ષક છે પ્રથમ એચએઆરક્યૂ રીટ્રાન્સમિશન સ્કીમ એચએઆરક્યૂ એ હાઇબ્રિડ એઆરક્યૂ માટે વપરાય છે એઆરક્યૂ એ સ્વચાલિત રીટ્રાન્સમિશન વિનંતી છે અને મૂળભૂત રીતે વાસ્તવમાં તેને ડીકોડ કરતા પહેલા આ પ્રથમ એચએઆરક્યૂ મૂળભૂત રીતે પ્રાપ્ત પ્રતીકની સાચીતાની આગાહી કરવાની પ્રક્રિયા દ્વારા પુનઃપ્રસારણની કાળજી લે છે ફાયદો એ છે કે તે પ્રોસેસિંગ નો સમય ઘટાડે છે અને ગેરલાભ એ છે કે તે ખોટી હકારાત્મક ભૂલો તરફ દોરી જાય છે પછી આવે છે મિલિમીટર વેવ કમ્યુનિકેશન જ્યાં કોમ્યુનિકેશન સ્પેક્ટ્રમ 30 થી 300 ગીગા હર્ટ્ઝ બેન્ડ ના આ ચોક્કસ બેન્ડ માં થાય છે અને આ મૂળભૂત રીતે મિલિમીટર વેવ કમ્યુનિકેશન આ ચોક્કસ બેન્ડમાં સેલ્યુલર કનેક્ટિવિટી પ્રદાન કરે છે અને ખાસ કરીને ઇન્ડોર કમ્યુનિકેશન માટે જ્યાં ડેડ ઝોન હોય છે અને તેથી આ પણ ખાસ કરીને આકર્ષક છે આ મિલિમીટર વેવ કમ્યુનિકેશન માં તરંગલંબાઇ સામાન્ય રીતે 1 થી 10 મિલિમીટર હોય છે અને આ ચોક્કસ મિલિમીટર તરંગ સંચારમાં ઘટતું તત્વ કદ અને એમઆઈએમઑ આધારિત સાંકડી બીમ રચના છે તેથી આ બાબતોની વિગતો માટે હું તમને આ વિશિષ્ટ પેપરમાંથી પસાર થવા માટે પ્રોત્સાહિત કરીશ જે 2018 માં આઈઇઇઇ નેટવર્ક મેગેઝિન માં પ્રકાશિત કરવામાં આવેલ અલ્ટ્રા વિશ્વસનીય લો લેટન્સી કમ્યુનિકેશન પેપર છે તેથી અહીં મૂળભૂત રીતે તમે આ પદ્ધતિઓના સંદર્ભમાં ઘણા વધુ વિવિધ પ્રકારના વિચારો મેળવી શકશો સક્ષમ પદ્ધતિઓમાં વિજાતીય માળખાનો સમાવેશ થાય છે જ્યાં બહુવિધ નાના કોષો સાથે એક મેક્રો સેલ નો ઉપયોગ કરવામાં આવશે અથવા અલગ નિયંત્રણ અને ડેટા ચેનલો નો ઉપયોગ કરી શકાય છે તેથી અલગ નિયંત્રણ ચેનલ નિયંત્રણ ચેનલ માઇક્રોવેવ ફ્રીક્વન્સી ડેટા ચેનલ માટે મિલિમીટર વેવ આવર્તન માટે અને ડ્યુઅલ મોડ સ્મોલ સેલ આમાંની કેટલીક વિવિધ સક્ષમ પદ્ધતિઓ દ્વારા ઉપયોગ કરી શકાય છે તેથી હું આ વિશે ખૂબ જ ઉચ્ચ સ્તરે વાત કરી રહ્યો છું હું આનો ઉલ્લેખ કરી રહ્યો છું પરંતુ જો તમારે ખરેખર આમાંથી પસાર થવું હોય અને વિગતવાર સમજવું હોય તો ઘણો વધુ સમય લાગશે જો તમને મિલીમીટર વેવ અથવા આમાંની કોઈપણ તકનીક વિશે જાણવામાં ખૂબ જ રસ હોય તો વધુ વિગતવાર હું તમને સ્લાઇડ ના તળિયે આપેલ અનુરૂપ સામગ્રી કાગળ સ્ત્રોત મારફતે જવા માટે પ્રોત્સાહિત કરીશ તેથી મિલિમીટર વેવ કમ્યુનિકેશનના ગેરફાયદા એ છે કે ઉચ્ચ લાભ અને ઉચ્ચ દિશાત્મક એન્ટેના ની જરૂર છે અને અન્ય વિવિધ ગેરફાયદાઓ છે જેમ કે આ ટેક્નોલોજી ઉચ્ચ ઘૂંસપેંઠ નુકશાન અને પડછાયાથી પીડાય છે અને ઘણાં વિવિધ ગેરફાયદા છે આ સાથે આપણે આ વિશિષ્ટ વ્યાખ્યાનનો અંત આણીએ છીએ અને આપણે આમાંની કેટલીક વિવિધ આધુનિક તકનીકો પર ધ્યાન આપ્યું છે જેનો ઉપયોગ ઔદ્યોગિક સંદેશાવ્યવહારના સંદર્ભમાં ખાસ કરીને ફાઇવજી અને સ્પર્શેન્દ્રિય ઇન્ટરનેટ વગેરેની મદદથી થઈ શકે છે તેથી આ વિવિધ નવી કોમ્યુનિકેશન ટેક્નોલોજી નો ઉપયોગ આઈઑટી કોમ્યુનિકેશન ટેક્નોલોજી ઉપરાંત થઈ શકે છે જેની આપણે આ ચોક્કસ કોર્સના પ્રથમ મોડ્યુલ માં ચર્ચા કરી છે આ સાથે આપણે સમાપ્ત કરીએ છીએ